આજે આપણે મોમેન્ટMomentચાક્માત્રા પદ્ધતિ દ્વારા ઇન્ટિગ્રલ સમીકરણના ઉકેલ વિશે ચર્ચા કરીશું આપણને હેલેનનું સુત્રીકરણ પહેલાથી મળી ચૂક્યું છે તે એક ઇન્ટિગ્રલ સમીકરણ છે Iz' એ અજ્ઞાત છે અને તે પોકલિંગ્ટનના સુત્રીકરણ માટે છે ફરીથી તમે કહો છો કે I અજ્ઞાત છે ત્યાં એક ઓપરેટર છે આ જમણી બાજુ જ્ઞાત છે તેથી આપણે આ બંને અથવા આમાંથી કોઈપણ વસ્તુને ઇન્ટિગ્રલ સમીકરણો કહી શકીએ છીએ ઇન્ટિગ્રલ સમીકરણોનો વર્ગ Fh તરીકે લખી શકાય છે જ્યાં F એ અરૈખિક ઓપરેટર છે આપણા કિસ્સામાં ઇન્ટિગ્રલ ઓપરેટર કે સંકલન એ એક રેખીય ઓપરેશન છે તો F એ એક રેખીય ઓપરેટર છે અને તે જ્ઞાત રેખીય ઓપરેટર છે h એ જ્ઞાત એક્શાઈટેસન ફંક્શન છે આપણા કિસ્સામાં કાં તો આપણે સ્પાર્ક ગેપને એક્શાઈટેસનexcitationઉત્તેજના આપીએ છીએ અથવા કોઈપણ અન્ય ફીડ પ્રકારની વસ્તુ જેથી એક્શાઈટેસન જ્ઞાત છે g એ જવાબ છે અને તે સંરચના પર આધારિત છે પરંતુ તે અજ્ઞાત છે તો g એ એક રિસ્પોન્સresponseપ્રત્યુતર ફંક્શન છે હું કહી શકું કે આ એક રિસ્પોન્સ ફંક્શન છે અને આ એક એક્સાઈટેસન ફંક્શન છે હવે હું કહી શકું કે આ જ્ઞાત છે અને આ અજ્ઞાત છે અને આ શું છે આ એક ઓપરેટર છે અને તે જ્ઞાત છે કારણ કે કયું ઓપરેશન કરવું એ આપણે બરાબર જાણીએ છીએ અહીં આપણો ઉદ્દેશ્ય F અને hના ઉલ્લેખ પછી g શોધવાનો છે હવે આ કર્યા પછી ખરેખર તમે કહી શકો છો કે આ એક ઊંધી સમસ્યા છે કે જેમાં મારે hના ઓપરેશન તરીકે g શોધવાની જરૂર છે જો હું તે કરી શકું તો મારે આ પદ્ધતિની જરૂર નથી પરંતુ તે એટલી સરળ નથી કારણ કે તમે અહીં જુઓ જો મારે એમ કરવુ હોય તો મારે સંકલન કરવું પડશે અથવા મારે આને ઊંધું કરવું પડશે પરંતુ હું તે કેવી રીતે કરી શકું હું Izzના બરાબર કઇક લઈશ હવે હું તેને કેટલાક ઓપરેશન દ્વારા અથવા વિકલન અને સંકલન અથવા તેનો કોઈ સાથે ગુણાકાર કરીને લખી શકતો નથી તે લખવું એટલું સરળ નથી તેથી જ આપણે તેને આંકડાકીય રીતે ઉકેલીએ છીએ તેથી મૂળભૂત રીતે આ ઓપરેટર Fની રેખીયતા ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે મારે કહેવું જોઈએ કે આ ઓપરેશન રેખીય હોવું જોઈએ અને તેથી ખરેખર આ રેખીયતા મને આંકડાકીય ઉકેલ મેળવવામાં મદદ કરશે તે આપણે જોઈશું તેથી આપણે આ અજ્ઞાત રિસ્પોન્સ ફંક્શનને બેઝ ગણsetસેટમાં વિસ્તૃત કરીએ છીએ તમે જાણો છો કે ઇજનેરીમાં ઘણી વખત આપણે તે કરીએ છીએ અને ફ્યુરિયર શ્રેણી તેનું ઉત્તમ ઉદાહરણ છે આ સિવાય બીજી શ્રેણીઓ લિજેન્ડ્રે શ્રેણી હર્માઇટ શ્રેણી વગેરે છે આપણે ખરેખર તે ક્યાં કરીએ છીએ તો કોઈ પણ ફ્યુરિયર સાબિત કરે છે કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિગ્નલને સિનુસાઇડલ આધારે અથવા ઘાતાંકીય ધોરણે વગેરેના આધારે વિસ્તૃત કરી શકાય છે તેથી હવે અન્ય ઘણા કિસ્સાઓમાં આપણી પાસે બેસલ આધાર છે આપણી પાસે વિવિધ પ્રકારના ફંક્શન માટે લિજેન્ડ્રે આધાર છે તેથી અહીં આપણે એમ પણ કહીએ છીએ કે આપણે તેને શ્રેણીમાં વિસ્તૃત કરીએ છીએ તેથી c1g1zc2g2z cngnz થાય છે ખરેખર જો તે અનંત તરફ જાય છે તો આ ચોક્કસ હોઈ શકે છે પરંતુ દેખીતી રીતે આપણે કાપી નાખવું પડશે તેથી અહીં આપણે N જેટલા પદ વિસ્તૃત કરી રહ્યા છીએ તેથી cngnz જ્યાં n1 થી N તેમ લખી શકું છુ તેથી અજ્ઞાત રિસ્પોન્સ ફંક્શન એ n પદના રેખીય સંયોજન તરીકે વિસ્તૃત છે હવે દરેક cn એ અજ્ઞાત અચળ છે પરંતુ દરેક gnz એ એક જ્ઞાત ફંક્શન છે હવે બેઝ એ એક સંપૂર્ણ ગણ છે કે તેના આધારે હું બે સચોટ ફંક્શન ડાબી બાજુ અને જમણી બાજુ બનાવી શકું છું તેથી આ g1 g2 gn વગેરેનું ડોમેઈન એ રિસ્પોન્સ ફંક્શન gના ડોમેઈન જેટલું જ છે હવે જો હું આ વસ્તુને મુખ્ય સમીકરણમાં મુકીશ તો પછી આપણને શું મળશે તેથી જો હું તેને અહીં મુકું છું તો n1 થી N માટે cn Fh થાય છે આ gn તમારા દ્વારા પસંદ થયેલ છે જેથી પ્રાધાન્ય રૂપે Fના મૂલ્યનુ બંધ રૂપમાં મૂલ્યાંકન કરી શકાય છે જો તે આંકડાકીય ન હોય તો તેનું મૂલ્યાંકન સરળતાથી થઈ શકે છે તેથી એકવાર તે ત્યાં છે તેનો અર્થ એ છે કે હવે આ અજ્ઞાતને નીચે ઉતારવામાં આવ્યું છે અને મારી પાસે N સંખ્યાના અજ્ઞાત અચળ cn છે જે શોધવાની જરૂર છે પરંતુ સમસ્યા એ છે કે તમે જુઓ છો કે આપણે ત્યાં ફક્ત એક જ ફંક્શન બનાવ્યું છે જેને શોધવાની જરૂર છે હવે આપણે કહી શકીએ કે આ ઓપરેટરની મદદથી આપણે તેને અહીં વિસ્તૃત કર્યું છે પરંતુ આપણે N અજ્ઞાત બનાવ્યા છે અને આપણી પાસે માત્ર એક જ સમીકરણ છે તેથી હવે આપણે બદલવાની જરૂર છે ત્યાં જવા પહેલાં ચાલો આપણે આ મૂળ ફંકશનો g1z g2z gnz વિશે થોડી વાતો કરીએ આને બેઝિસ ફંક્શન કહેવામાં આવે છે અને આ બેઝીસ ફંક્શનને કેવી રીતે પસંદ કરવું તેનો અર્થ એ છે કે વિસ્તરણ આ બેઝીસ ફંક્શનની દ્રષ્ટિએ કરવામાં આવે છે તેથી સામાન્ય રીતે લોકો એવી રીતે બેઝ ફંક્શન્સને ગણ તરીકે પસંદ કરે છે જેમાં અપેક્ષિત અજ્ઞાત ફંક્શનને સચોટ રીતે રજૂ કરવાની અને મળતી આવવાની ક્ષમતા હોય છે તેથી હું માનું છું કે આ પ્રવાહ વિતરણના કિસ્સામાં આપણી પાસે એક અગ્રીમ વિચાર છે કે દ્વીધ્રુવમાં હોઇ શકે છે ધારો કે આ ફીડ છે તેથી તે લગભગ અહીં ઊચું હશે તેથી તે અમુક પ્રકારના ઘાતાંકીય હશે તે વિવિધ ઘાતના cos વિવિધ ઘાતના cosine ફંક્શન અથવા વિવિધ ઘાતના sin ફંક્શન અથવા બંનેના જોડાણ વગેરે હોઈ શકે છે ધારો કે લંબચોરસ તરંગી માર્ગમાં હું ક્ષેત્રનું વિતરણ ઇચ્છું છું અને હું જાણું છું કે ત્યાં અંતમાં ધાતુ છે તેથી ક્ષેત્ર ત્યાં શૂન્ય થવું જોઈએ તેથી ફરીથી આપણે ત્યાં cosine ફંક્શન લઈએ છીએ પરંતુ એવું પણ થઈ શકે છે કે મારી પાસે અગ્રિમ માહિતી ન હોય તેથી આ બંને કિસ્સાઓ અલગથી ગણી શકાય છે ખરેખર ત્યાં બે પ્રકારનાં બેઝીસ ફંક્શન છે એક જેને સબડોમેઇન બેઝીઝ ફંક્શન કહેવામાં આવે છે બીજાને એન્ટાયર ડોમેઈન ફંક્શન કહે છે ખરેખર જ્યારે મને કંઈપણ ખબર નથી હોતી ત્યારે શું થાય છે આપણે પહેલા સબડોમેઇન બેઝીસ લઈએ છીએ અને આપણે શોધી કાઢીએ કે કાર્યાત્મક વર્તન વધુ છે કે ઓછા છે પછી લોકો એન્ટાયર ડોમેઈનમાં જવાનો પ્રયાસ કરે છે કારણ કે સબડોમેઈનમાં ગણતરીની જટિલતા વધુ હોય છે જ્યારે એન્ટાયર ડોમેઈન જટિલતાને ઘટાડે છે તેથી તે કઈ બાબત છે જેના આધારે બેઝ ફંક્શન પસંદ કરવુ જોઈએ પહેલી બાબત તે વાસ્તવિક અજ્ઞાત ફંક્શનને સચોટ રીતે મળતુ આવતું હોવું જોઈએ અને તે ગણતરીકીય રીતે ઓછું સઘન અથવા તેમાં ગણતરીનુ ભારણ ઓછું હોવું જોઈએ તો આ બે બાબતો છે તેથી લોકો આ બંનેને મિશ્ર કરે છે હવે ચાલો પહેલા જોઈએ કે સબડોમેઇન બેઝીસ શુ છે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ માની લો કે મારી પાસે અહીં કેટલાક વિતરણ છે મારી પાસે અહી કેટલાક ફંક્શન છે હવે આ આખી સંરચના એ ખુબ જ ચપળ પસંદગી છે ધારો કે આ એક સંરચના છે જેના પર આ ફંક્શન છે હવે તેને વિવિધ ભાગોમાં વિભાજીત કરો તમે તેને સમાન બનાવી શકો છો અથવા તમે તેને અસમાન બનાવી શકો છો તે તમારી પસંદગી છે કારણ કે જ્યાં તમે જુઓ છો ત્યાં વધુ તફાવત નથી તમે અંતર પણ વધારી શકો છો પરંતુ લોકો સામાન્ય રીતે સમાન કરવું પસંદ કરે છે કારણ કે મને તેનું વર્તન ખબર નથી અને અહીં તમે પલ્સીસ ધારો છે તેથી બેઝિક ફંક્શન અહીં છે તેથી અહીંથી અહીં માત્ર એક પલ્સ છે તેથી આ પલ્સનું ડોમેઈન ફક્ત આની ઉપર જ અસ્તિત્વમાં છે તેથી જ તેનુ નામ સબડોમેઇન બેઝીસ છે એનો અર્થ એ છે કે તે અજ્ઞાત ફંક્શનના આખા ડોમેઈન અથવા રિસ્પોન્સ ફંક્શનથી વધારે નથી તેથી જ તે સબડોમેઇન છે તેથી તે અહી અસ્તિત્વમાં છે અને આ અહી અસ્તિત્વમાં છે તેથી તમે આખરે એકવાર બેઝીસ મૂકી દો આપણે જોશું કે પ્રવાહ વિતરણ આના જેવું કંઈક મેળવશો અને તે આવું કંઈક આપણને મળશે તેથી જો તમે મધ્યબિંદુ ઉમેરશો તો તમને વધુ અથવા ઓછો આકાર મળશે તેથી આ એક પસંદગી છે લોકો પીસવાઈઝ લીનીયર પણ પસંદ કરે છે તેનો અર્થ એ છે કે ખરેખર ત્યાં બે કરતા વધુ પીસવાઈઝ લીનીયર બેઝિસ ફંક્શન છે હવે આ સારી બાબત છે પીસવાઈઝ લીનીયર એટલે ખરેખર બે અડીને આવેલા ડોમેઈન પર બે અથવા ત્રણ ઓવરલેપીંગ હોઈ છે લોકો તેને એકમાંથી બનાવે છે તેથી તમને એક સારી લાગણી થાય છે આંતરછેદ પર તેઓ જેવી રીતે વર્તે છે તેને ટ્રાઈએંગલ ફંક્શન પણ કહેવામાં આવે છે કોઈપણ ટ્રાઈએંગલ ફંક્શન દ્વારા કોઈપણ સપાટીને નકશામાં મુકવું ખૂબ જ સરળ છે અને તમે કોઈ ગેપ મૂકી શકતા નથી તેથી આ સબડોમેઇન વિશે છે હવે એન્ટાયર ડોમેઈનને આપણે પહેલેથી જ જોયું છે અને તેનું એક ઉદાહરણ મે કહ્યું તુ એ મુજબ સિનુસાઇડલ છે તો આપણા કિસ્સામાં એટલે કે કદાચ એન્ટાયર ડોમેઈનમાં આપણે એમ કહી શકીએ કે ધારો કે હું cos 2n 1z2 l2 zl2 લઉ છુ તેથી આ એક cosine છે પરંતુ તે વિવિધ n પર છે તેથી આ એન્ટાયર ડોમેઈન ફંક્શનનું એક ઉદાહરણ છે જો સામાન્ય રીતે તે cosine છે તો હું જાણું છુ કે લોકો તે કરશે પરંતુ તે અનુભવ દ્વારા થાય છે તેથી આ બધુ બેઝીસ ફંક્શન વિશે છે હવે સવાલ એ છે કે મેં અહીં જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં મેં એક સમીકરણ બનાવ્યું હતું પરંતુ મેં N સંખ્યામાં અજ્ઞાત બનાવ્યા છે તેથી તે કેવી રીતે ઉકેલવું તો ચાલો આને ઉકેલવા આ શરતને લાગુ કરીએ ચાલો આપણે N સંખ્યાની બાઉન્ડ્રીની શરતો લઈએ એનો અર્થ એ કે આપણા કિસ્સા માટે આ વસ્તુ તે એક સમીકરણ છે હવે ચાલો તે સમીકરણને n સંખ્યાના બિંદુઓ પર લાગુ કરીએ તેથી બાઉન્ડ્રીની શરત n હશે તેથી તે કરવા માટે લોકો શુ કરે છે તે બાબત છે હું કહી રહ્યો છું કે હું તેને N નંબર પર ઉકેલીશ તેનો અર્થ સ્પષ્ટ છે કે બધા બિંદુઓ પર હું તેને લાગુ કરતો નથી તેથી તેમાં કેટલીક ત્રુટી હશે કારણ કે અન્ય બિંદુઓ પર તે અમલમાં નથી તેથી ત્યાં ત્રુટી હશે આપણો વિચાર એ છે કે શું આપણે આખી સંરચનામાં આ ત્રુટીઓના સરેરાસને શૂન્ય બનાવી શકીએ તેથી જ તમારે એક મોમેન્ટ લેવાની જરૂર છે જયારે મારી પાસે વિભિન્ન વિતરણ હોઈ ત્યારે તમે આ પદોના સંપર્કમાં આવશો જેમ કે પ્રથમ મોમેન્ટ અને બીજી મોમેન્ટ તેથી પ્રથમ મોમેન્ટ શું છે તેનો અર્થ પહેલી વાર સરેરાસ થાય છે પછી બીજી મોમેન્ટ પછી મારી પાસે ઉચ્ચ ઘાતાંકની વસ્તુઓ જેવી કે વર્ગ પ્રકારની સરેરાશ આવી રહી છે તેથી અહીં આપણે આંતરિક ગુણાકાર પણ લઈએ છીએ તે મોમેન્ટ જેવું કંઈક છે તેથી આંતરિક ગુણકારની રચના થાય છે હવે આંતરિક ગુણાકાર શું છે તેની વ્યાખ્યાઓ છે પરંતુ માની લો કે મારી પાસે પહેલેથી જ g ફંક્શન છે તેથી g ફંક્શન બેઝિસ ફંક્શન દ્વારા વિસ્તૃત કરવામાં આવે છે મારી પાસે બીજું ફંક્શન w પણ છે જો મારી પાસે 〈gw〉 છે તો તે 〈wg〉ના જેટલો જ છે પછી ત્યાં 〈afbg w〉 હશે જેથી રેખીય પ્રકારની વસ્તુ a〈fw〉b〈gw〉 છે અને અન્ય જટિલ જોડાણ 〈gg〉 0 જો g0 અને જો g0 તો 〈gg〉0 થશે તમે આ બે ઓપરેટર મેળવો છો આ પ્રકારમાં તમારી પાસે બે ફંક્શનનો સરળ ગુણાકાર હોઈ શકે છે પરંતુ વધુ સામાન્ય રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિકelectromagneticવિદ્યુતચુંબકીય વસ્તુઓ માટે તે ખૂબ જ સારી પસંદગી છે આ તે સ્ટ્રક્ચરની સપાટી પર છે જેના પર મને રુચિ છે કે તમે ડોટ પ્રોડક્ટ લેશો કારણ કે સામાન્ય રીતે આ ફંક્શન પણ વેક્ટરvectorસદિશ ફંક્શન્સ હોય છે તેથી હું w → g→ ds કહી શકું છું તેથી આ આંતરિક ગુણાકાર છે તેથી આ પસંદગી દ્વારા કરેલ ઉકેલ ઇલેક્ટ્રોમેગ્નેટિકelectromagneticવિદ્યુતચુંબકીય બાઉન્ડ્રી શરતને સંતોષે છે સામાન્ય રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં બાઉન્ડ્રી શરત ઇલેક્ટ્રિક વાહકની સપાટી પર અથવા ચુંબકીય વાહકની સપાટી પર સ્પર્શેન્દ્રિય વિદ્યુત ક્ષેત્રોને અદૃશ્ય કરી દે છે તેથી આપણે n સંખ્યાના વિભિન્ન બિંદુઓ પર બનાવી રહ્યા છીએ કે જે શરતો સંતોષશે પરંતુ આ બિંદુઓ બાઉન્ડ્રીની શરતો સંતોષશે નહીં અને તેથી આપણે શેષ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ તેનો અર્થ એ છે કે સપાટી પર ખરેખર આપણે Escattered tangential Eincident tangential ઇચ્છીએ છીએ તેનો અર્થ એ છે કે તે શૂન્ય નથી તેથી ∆ Etan એ શૂન્ય નથી આપણું કામ આ આંતરીક ગુણાકારના કરવાનું છે કારણ કે તમે જુઓ છો કે આંતરિક ગુણાકાર આપણે સમગ્ર સપાટી ઉપર મૂકી રહ્યા છીએ આપનો હેતુ એ છે કે શેષોને એવી રીતે ઘટાડવું છે કે જે આંતર માળખાના અભિગમ ઉપર એકંદરે સરેરાશ શૂન્ય થાય તેથી ભારિત શેષોની પદ્ધતિ આંતરિક ગુણાકાર સાથે સંયોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે આ તકનીક વાહકની સપાટી પરના દરેક બિંદુએ અવશેષને અદ્રશ્ય કરવા તરફ દોરતી નથી પરંતુ બાઉન્ડ્રીની શરતને સમગ્ર સપાટી પર સરેરાશ અર્થમાં સંતોષવા દબાણ કરે છે હવે જ્યારે આ પદ્ધતિ ખરેખર આવી ત્યારે આ મોમેન્ટ પદ્ધતિ ગણિતની એક તકનીક હતી હેરિંગ્ટન દ્વારા પ્રથમ આ પદ્ધતિ લેવામાં આવી હતી અને તેને ઇલેક્ટ્રોમેગ્નેટિકelectromagneticવિદ્યુતચુંબકીય સમસ્યાઓ પર લાગુ કરી હતી તે સમયે મુખ્યત્વે લોકોએ કહ્યું હતું કે આને કારણે વિશ્લેષણાત્મક ઉકેલમાં દરેક જગ્યાએ સંતોષ થઈ રહ્યો નથી પરંતુ તે બતાવવામાં આવ્યું છે કે આ આંતરિક ગુણાકારની યોગ્ય પસંદગી દ્વારા તફાવત હોઈ શકે છે તમે આ તફાવતોને વ્યવહારિક ઉપયોગ માટે અસંગત બનાવી શકો છો અને તેથી મોમેન્ટ પદ્ધતિ હવે એક અધિકૃત પદ્ધતિ બની ગઈ છે હવે ચાલો આપણા મુદ્દા પર આવીએ હવે આપણે આ w ને ફરીથી પરીક્ષણ ફંક્શનના ગણ તરીકે વ્યાખ્યાયિત કરીએ તેથી w એ એક અલગ છે હું અલગ સબસ્ક્રીપ્ટ m વાપરી રહ્યો છું પરંતુ તે ફરીથી w1 w2 wNનુ બનેલું છે તેથી સમાન ઘાતાંકના બેઝીસ ફંક્શન લીધા છે આપણે N ઘાતાંકનુ બેઝીસ ફંક્શન લીધું છે ફક્ત તફાવત જાણવા માટે તે સમયે આપણે કહ્યું હતું કે g1 g2 gN સુધી વિસ્તૃત થયું છે તેથી જ n અને m એ બાબત છે તેથી જો આપણે આ આંતરિક ગુણાકાર કરીએ તેનો અર્થ એ છે કે આ સમીકરણ એ Fનો પરીક્ષણ ફંક્શન w સાથેનો આંતરિક ગુણાકાર છે તેથી આ સમીકરણને હું આમ કહી શકું છું કે n1NCn 〈wmFgn〉 〈wmh〉 જ્યાં m12 N અને સ્વાભાવિક રીતે n12 હવે આ મેટ્રિક્સ સમીકરણનો આ ગણ n સમીકરણનો ગણ હવે મને n સંખ્યાના સમીકરણો મળે છે મારી પાસે n અજ્ઞાત છે અને Cn હું ઉકેલી શકું છુ તેથી આ મેટ્રિક સ્વરૂપમાં લખી શકાય છે જેમ કે Fmn Cn hm Fmn શું છે Fmn મેટ્રિક્સ એ w1નો F સાથેનો આંતરિક ગુણાકાર છે જે પછીનુ તમે 〈w1F 〉 વગેરે પણ લખી શકો છો અહીં આગળ તમે 〈w2F 〉 અને 〈w2 F〉 લખી શકો છો Cn એ C1 C2 તેથી આ સમીકરણ hmનુ છે મૂળભૂત રીતે મારી રૂચી Cnમાં છે Fmn 〈w1F 〉 〈w1F 〉 〈w2F 〉 〈w2 F〉 તો હું Cn ને Fmn 1 hm તરીકે લખી શકુ છુ તેથી આ ગણતરી કરી શકાય છે અને એકવાર હું Cn જાણી લઉ પછી મને ખબર છે કે ઇન્ટિગ્રલ સમીકરણ ઉકેલી શકાય છે હવે અહીં સવાલ એ છે કે કેવી રીતે પસંદ કરવું આ wને વેઇટિંગ ફંક્શન કહેવામાં આવે છે કે પરીક્ષણ ફંક્શન હવે વેઇટિંગ ફંક્શનની પસંદગી એવી હોવી જોઈએ કે wnનાં તત્વો રેખીય રીતે સ્વતંત્ર હોવા જોઈએ તેથી આપણે જે n રેખીય સ્વતંત્ર સમીકરણો રચ્યા છે તે સમીકરણો ગણતરીના ભારને ઓછું કરે છે તે વેઇટિંગ ફંક્શનન પસંદ કરવાનો એક ફાયદો છે હવે લાગે છે કે બેઝ ફંક્શન્સ માટે પણ તે સાચું જ હતું બેઝિસ ફંક્શન એ હંમેશાં રેખીય રીતે સ્વતંત્ર ગણ છે મેં એ પણ કહ્યું હતું કે બેઝ ફંક્શનને કોમ્પ્યુટેશનલ લેથીંગ માટે પસંદ કરવા જોઈએ તેથી બેઝ ફંક્શન અને વેઇટિંગ ફંક્શન પસંદ કરવા માટેની પ્રેરણા અથવા માર્ગદર્શિકા તે સમાન છે તેથી એક ખૂબ જ પ્રમાણભૂત પ્રક્રિયાને ગેલેરકીન પ્રક્રિયા કહેવામાં આવે છે જ્યાં આપણે વેઇટિંગ ફંક્શનને બેઝ ફંક્શનની જેમ જ લઈએ છીએ જેને ગેલેરકીન પ્રક્રિયા કહેવામાં આવે છે તેથી હવે હું ખરેખર આ Fmnમાં જઈ રહ્યો નથી ઘણા વખતે તેમાં સંકલન હોઈ છે તે સંકલનનો ઉકેલ થઈ શકે છે જો તે ઉકેલ ન થઈ શકે તો બીજી રીત છે કે આ ગેલેરકિન વસ્તુઓ લેવાને બદલે તમે વિવિધ બિંદુઓ પર ડેલ્ટા ફંક્શન લઇ શકો છો કેમ કે જો તમે ત્યાં ડેલ્ટા ફંક્શન લો છો તો ત્યાં આંતરિક ગુણાકાર સંકલનનો એક ઘાત ઓછો થઈ જાય છે તેથી જો કોઈ સમસ્યા આવે તો તમે તે કરી શકો છો પરંતુ દેખીતી રીતે તે ગણતરીના બોજ પર ભાર મૂકે છે આ ગેલેરકીન સંકલનને ઉકેલી શકે છે તેથી તે લોકોએ કર્યું છે અને તે કરીને લોકોને ઘણું જાણવા મળ્યું છે હું ફરીથી તે બે આલેખ દોરીશ તેથી હું આગળ વધી રહ્યો નથી તેથી તમે હવે સરળતાથી ઉકેલ કરી શકો છો આ પણ તમે જોઈ શકો છો કે આ આખી વસ્તુ હેરિંગ્ટને એક મોમેન્ટ પદ્ધતિના ક્ષેત્ર ગણતરી પર એક પુસ્તક લખ્યું છે તેમાં આપવામાં આવ્યું છે તેથી ત્યાં આ બધી પ્રક્રિયાઓને જોડાણ આપવામાં આવ્યુ છે તેથી આજે મે જે આલેખ ઉપર દોર્યો છે તેવો આલેખ ત્યાં છે તેથી હું ફક્ત આ આલેખ કરીશ સ્લાઇડનો સંદર્ભ લો 2935 હવે લોકોને લાગ્યું કે આ લીલા ગ્રાફ વધુમાં અથવા ઓછામાં આવે છે તે મોમેન્ટ પદ્ધતિનો આલેખ અને અગાઉની બિનઆંકડાકીય તકનીકો અને કિંગ હેરિસન દ્વારા કરવામાં આવતી પુનરાવર્તિત તકનીકોનો આલેખ છે જેથી તે મોટા ભાગે આ આપે છે તેથી આના આધારે પણ વધુ સમાન છે તેથી તમને ઇનપુટ અવરોધ યોગ્ય રીતે અહીં મળે છે અને તેથી હવે આ ઇનપુટ અવરોધ મૂકવો ખૂબ જ સરળ છે અથવા ખરેખર તમે સંપૂર્ણ પ્રતિક્રિયાત્મક અવરોધ શોધી શકો છો કારણ કે જો તમે આ વિવિધ બિંદુઓ પર પ્રવાહ વિતરણને જાણો છો તેનો અર્થ એ છે કે તમે આખા દ્વિધ્રુવના બંધારણને વિવિધ બિંદુઓમાં વિભાજીત કરી રહ્યાં છો અને ત્યાં તમે પ્રવાહ વિતરણ શું છે તે શોધી શકો છો તેથી જો તમે ખૂબ જ છેવટે આ કરો તો તમે પ્રવાહને જાણો છો તમે અહીં એક તત્વ પણ મૂકી શકો છો અને અહીંથી જો તમને ખબર હોય તો તમે સરળતાથી ZV1I1 લખી શકો છો જ્યાં I1 એ પ્રવાહ છે અને V1 અહીં આપેલ ઉત્તેજના છે તેથી તે તમને ઇનપુટ અવરોધ આપશે યાદ રાખો કે આ V1 અને I1 સંકુલ સંખ્યાઓ છે તેથી તમે વાસ્તવિક ઇનપુટ અવરોધ મેળવો છો તેનો અર્થ એ છે કે તમે સંકુલ ઇનપુટ અવરોધ મેળવો છો તે એક બાબત છે બીજી વસ્તુ સ્રોત છે તેનુ પણ તમે મોડેલ કરી શકો છો ડેલ્ટા ગેપ સ્રોતને બદલે લોકોને એક ફ્રિલ જનરેટર મળ્યું છે તે પણ તમારી પાસે અહીં હોઈ શકે છે તેથી ચાલો હું તે ફરીથી દોરૂ તેથી જો મારી પાસે અહીં ફ્રિલ છે તો લોકો પાસે તેના જેવા સમકક્ષ ચુંબકીય પ્રવાહ છે જેને ફ્રિલ પણ કહેવામાં આવે છે તેથી ફ્રિલ જનરેટરને ચુંબકીય પ્રવાહ પણ કહેવામાં આવે છે તેથી તે દ્વારા તમે સ્રોત ચુંબકીય રીંગ પ્રવાહનું મોડેલ પણ બનાવી શકો છો ખરેખર તમારી પાસે રીંગ ચુંબકીય પ્રવાહ છે આ રીતે કોઈપણ વિદ્યુતીય ક્ષેત્ર આ મોડેલનો ઉપયોગ કરીને શોધી શકાય છે ફ્રિલ જનરેટર સામાન્ય રીતે અવરોધ માટે વધુ સારા પરિણામ આપે છે અને આ મોડેલમાં ડેલ્ટા ગેપને બદલે ખરેખર ડેલ્ટા ગેપ છે તે સમાન ચુંબકીય પ્રવાહ ઘનતાની સાંકડી પટ્ટીઓ છે તેથી તમારી પાસે આ પટ્ટી છે અને તેના પછી બીજી પટ્ટી છે તેથી તે દ્વારા ડેલ્ટા ગેપ વધુ સરળતાથી થઈ શકે છે ખરેખર ફ્રિલ જનરેટર મોડેલ નજીકના ઝોન અથવા દૂરના ક્ષેત્રની ગણતરી માટે રજૂ કરવામાં આવ્યું હતું બંને ક્ષેત્રો સહ અક્ષીય એપર્ચરમાંથી સમાન રચના દ્વારા કરી શકાય છે તેથી આ બતાવે છે કે આધુનિક સમયમાં ખરેખર આ 20 30 વર્ષ પહેલા આ પ્રકારની વસ્તુઓ આવી હતી અને ખરેખર તમે કહી શકો કે આશરે 80 ની મધ્યમાં આ વસ્તુ શરૂ થઈ હતી અને હવે આ બધી બાબતો આ મોમેન્ટ પદ્ધતિ દ્વારા ફરી કરવામાં આવી હતી તેથી વાયર એન્ટેના અથવા એપર્ચરapertureછિદ્ર એન્ટેના બંને માટે પ્રવાહ વિતરણમાં મોમેન્ટ પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવી હતી અને પ્રવાહ વિતરણ મેળવવામાં આવ્યુ છે એ જ રીતે વિવિધ ક્ષેત્રની નજીક વિવિધ વિસંગતતા ડાયાફ્રામ પછી વિવિધ વસ્તુઓની દિવાલની જાડાઈ તરંગ માર્ગદર્શિકા બાબતમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે પહેલાં દિવાલની જાડાઈ ધ્યાનમાં લેવામાં આવતી નહોતી પરંતુ હવે દિવાલની જાડાઈ એ સ્લોટ રેડિયેશન માટે ગણવામાં આવે છે સ્લોટની જાડાઈ હવે આ મોમેન્ટ પદ્ધતિ દ્વારા ગણવામાં આવે છે કારણ કે આ દ્વારા તમને સચોટ પ્રવાહ વિતરણ મળે છે અને તે જ રીતે અવરોધ મળે છે તેથી આખરે તમને તે બધી માહિતી મળે છે જે ક્ષેત્ર વિશ્લેષણ વિશ્લેષણાત્મક એનાલિસીસ દ્વારા આપવામાં આવે છે પરંતુ હવે તેના દ્વારા લગભગ કોઈપણ પ્રકારના એન્ટેનાનું એનાલિસીસ કરી શકાય છે